આ યુનિટમાં આપણે નોડલ એનાલિસિસ ઉપર ધ્યાન આપીશું જે સર્કિટનું એનાલિસિસ કરવાની વ્યવસ્થિત રીતોમાંની એક છે આપણે અગાઉ જોયું છે કે સર્કિટને સંપૂર્ણપણે સોલ્વ કરવા માટે આપણને બે B સમીકરણોની જરૂર છે જ્યાં B એ બ્રાન્ચોની સંખ્યા છે અને આપણે N નોડ B બ્રાન્ચ સર્કિટ માટે આપણે N માઈનસ 1 કિર્ચોફ કરંટ લૉ સમીકરણો લખીશું B માઈનસ N પ્લસ 1 કિર્ચોફ વોલ્ટેજ લૉના સમીકરણો અને B એલિમેન્ટના સંબંધો પણ જોયા છે આપણે બે ટર્મિનલ એલિમેન્ટ્સને ધ્યાનમાં લઈશું પરંતુ આ વસ્તુઓને વધારે સંખ્યામાં ટર્મિનલ માટે સામાન્ય બનાવી શકાય છે તેથી હવે તમે આ બંનેમાંથી કયું પ્રથમ કરો છો તેના આધારે તમે પહેલા KCL સમીકરણો અથવા KVL સમીકરણો લખો છો ત્યાં વિવિધ પ્રકારના એનાલિસિસ આસપાસ KVL સમીકરણોથી શરૂઆત કરો છો તો તેને લૂપ એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું એક પ્રકાર જેને મેશ એનાલિસિસ કહેવામાં આવે છે આપણે તે વસ્તુઓ પાછળથી જોઈશું આપણે પહેલા નોડલ એનાલિસિસ ઉપર વિચાર કરીશું તેથી તમે સર્કિટના N માઇનસ 1 નોડ્સ ઉપર KCL સમીકરણોથી પ્રારંભ કરો છો તે તારણ આપે છે કે આ વધુ મુશ્કેલ ભાગ છે અને આના પછી તમે આના ઉકેલમાંથી દરેક વસ્તુની ગણતરી કરી શકો છો અને આની અંદર તમે કિર્ચોફ વોલ્ટેજ લૉનો પણ સ્પષ્ટ પણે ઉપયોગ કરી શકો છો તેથી આ મહત્વપૂર્ણ ભાગ છે અને તેમાંથી તમામ બ્રાન્ચ વોલ્ટેજ અને કરંટ મેળવવા માટે તે એકદમ સરળ હોવાનું સાબિત થાય છે તેથી ફરીથી આપણે અહીં જે જોઈ રહ્યા છીએ તે સર્કિટનું એનાલિસિસ કરવાની પદ્ધતિસરની મોટી હોઈ શકે છે ઉદાહરણ તરીકે જે હાથની ગણતરીઓ દ્વારા કરવામાં આવશે આપણે નાની સર્કિટ ઉપર વિચાર કરીશું પરંતુ બરાબર એ જ તકનીકોને ખૂબ મોટી સર્કિટ સુધી સ્કેલ કરી શકાય છે તેથી ચાલો હું કેટલાક ઉદાહરણ લઈશ અને શરૂઆતમાં હું રઝિસ્ટર અને ઈન્ડિપેન્ડેન્ટ કરંટ સોર્સો ધરાવતી સર્કિટનો વિચાર કરીશ તે પછીથી સ્પષ્ટ થશે કે આપણે આ સાથે શા માટે શરૂઆત કરીએ છીએ નોડલ એનાલિસિસ માટે આ સૌથી સરળ કેસ હોવાનું બહાર આવ્યું છે તેથી ચાલો હું કામ કરવા માટે એક ઉદાહરણ તરીકે કેટલાક સર્કિટ નીચે મૂકું તેથી મેં ચાર નોડો અને સંખ્યાબંધ રઝિસ્ટર અને કરંટ સોર્સો સાથેનું સર્કિટ ગણ્યું અને મને આ I1 I3 R11 R22 R33 R12 અને R23 લેબલ કરવા દો તેથી હવે જ્યારે હું KCL સમીકરણો લખીશ ત્યારે હું શું લખું છું હું દરેક નોડ ઉપર નજર નાખીશ અહીં 1 2 3 અને 4 ચાર નોડો છે હું ચાર નોડોમાંથી કોઈપણ ત્રણ પસંદ કરું છું અને તે તમામ નોડો ઉપર KCL સમીકરણો લખું છું હવે મારે KCL સમીકરણો લખતી વખતે એક નોડ છોડી દેવો પડશે અને આ ઉદાહરણમાં હું આને છોડી દેવાનું પસંદ કરીશ અને આ ત્રણ નોડો ઉપર KCL સમીકરણો લખીશ જેને હું 1 2 અને 3 લેબલ કરવા જઈ રહ્યો છું હવે દરેક નોડ ઉપર હું નોડની બહાર જતા કરંટોનો સરવાળો લખું છું જે ઈન્ડિપેન્ડેન્ટ સોર્સોમાંથી આવતા કરંટની બરાબર છે તેથી જે રીતે આપણે આપણા બધા સમીકરણો સેટ કરીશું તે આના જેવું છે આપણે અનનોન્સ વચ્ચે અમુક સંબંધ રાખીશું અમુક એક્સપ્રેશનો સમાન હશે જે જાણીતા છે અને તેને સોલ્વ કરીને આપણે અનનોન્સ માટે સોલ્વ કરીશું તેથી મારો મતલબ એ છે કે જ્યારે હું સમીકરણો લખી રહ્યો છું ત્યારે હું ઈન્ડિપેન્ડેન્ટ સોર્સો ધરાવતી શરતોને જમણી બાજુએ ધકેલીશ અને ડાબી બાજુએ અનનોન્સ વેરિયેબલ્સ ધરાવતી શરતો જાળવી રાખીશ હવે મૂળભૂત રીતે મારે જે લખવાનું છે તે દાખલા તરીકે મારે અહીં કરંટ લખવું છે ચાલો હું તેને અત્યારે માટે I11 કહું અને ત્યાંનો કરંટ I12 જે ઈન્ડિપેન્ડેન્ટસોર્સમાંથી આવતા કરંટની બરાબર હોવો જોઈએ તેથી આવશ્યકરીતે મારે I11 પ્લસ I12 બરાબર I1 લખવું પડશે હવે I11 અને I12 એ રઝિસ્ટરો મારફતે કરંટ છે જેમ કે મેં કહ્યું કે આપણે રઝિસ્ટર અને ઈન્ડિપેન્ડેન્ટ કરંટ સોર્સો સાથે સર્કિટ જોઈ રહ્યા છીએ જે રાઈટ હેન્ડ સાઈડેે દેખાય છે તેથી લેફ્ટ સાઈડે તે બધામાં રઝિસ્ટરો દ્વારા કરંટોનો સમાવેશ થાય છે હવે મારે સોલ્વ કરવા માટે કેટલાક વેરિયેબલ્સ પસંદ કરવા પડશે જેમ કે મેં નોડલ એનાલિસિસ કરતી વખતે કહ્યું હતું કે હું KCL સમીકરણોથી શરૂઆત કરીશ પરંતુ સમીકરણોની શરતો લખતી વખતે હું કિર્ચોફ વોલ્ટેજ લૉ તેમજ એલિમેન્ટ સંબંધોનો સ્પષ્ટ પણે ઉપયોગ કરીશ આ ચોક્કસ કિસ્સામાં રઝિસ્ટરનો સંબંધ VI છે તો ચાલો હું આ ચોક્કસ નોડ લઉં છું અને આ I11 ને સમગ્ર રઝિસ્ટર અને રઝિસ્ટન્સ મૂલ્યના વોલ્ટેજના સંદર્ભમાં ફરીથી લખું છું હવે અમારા નોડલ સમીકરણો સેટ કરતા પહેલા મારે વોલ્ટેજ તરીકે કેટલાક વેરિયેબલ્સ પસંદ કરવા પડશે જે હું સોલ્વ કરીશ અને નોડલ એનાલિસિસ માટે સમીકરણો લખતી વખતે હું મારા વેરિયેબલ તરીકે કોમન રેફરન્સ નોડના સંદર્ભમાં નોડ વોલ્ટેજ પસંદ કરીશ રેફરન્સ નોડ એ એક નોડ હશે કે જેના ઉપર હું KCL સમીકરણ લખી રહ્યો નથી તેથી આ નોડનો ઉલ્લેખ કરતા તમામ નોડ વોલ્ટેજ અને તમે રેફરન્સ નોડ ઉપર KCL સમીકરણ લખતા નથી અમારી વિશિષ્ટ સર્કિટમાં નીચેનો આ નોડ એ રેફરન્સ નોડ છે અને મારી પાસે અહીં આ ત્રણ વેરિયેબલ્સ V1 V2 અને V3 છે આ રેફરન્સ નોડના સંદર્ભમાં વોલ્ટેજ છે જ્યારે હું V1 કહું છું તે આના સંદર્ભમાં છે તે આ નોડ અને આ રેફરન્સ નોડ વચ્ચેનો વોલ્ટેજ છે કેટલીકવાર રેફરન્સ નોડને ગ્રાઉન્ડ નોડ તરીકે પણ ઓળખવામાં આવે છે એવી જ રીતે નોડ 2 અને રેફરન્સ નોડ વચ્ચે V2 છે અને નોડ 3 અને રેફરન્સ નોડ વચ્ચે V3 છે હું આ વેરિયેબલ V1 V2 અને V3 નો પ્રાયમરી વેરિયેબલ તરીકે ઉપયોગ કરીશ અને મારા સમીકરણો લખીશ